જ્ઞાનાત્મક શિક્ષણ માટેની સૂચના પરનાં ટેલ 2 મોડ્યુલ 3 યુનિટ 16 માં શુભેચ્છાઓ અને સ્વાગત છે પહેલાના એકમમાં આપણે ડિઝાઇન માટેની સૂચના સમજયા છીએ આ એકમ જે અગાઉના વિષયથી સંપૂર્ણપણે ભિન્ન છે અમારું ઉદ્દેશ્ય જ્ઞાનાત્મક શીખવાની સૂચનાની આવશ્યકતા અને પદ્ધતિઓને સમજવાનો છે જ્ઞાનાત્મક શિક્ષણનું આ ક્ષેત્ર મોટાભાગના લોકો માટે કંઈક અંશે નવું છે તેની પરિભાષા ભૂમિકા અને તેના વિશે શું કરવું તે સમજવામાં થોડો સમય ખર્ચ કરવો જરૂરી છે પરંતુ એકવાર આપણે સમજી જઈએ કે ત્યાર બાદ આપણે તેની ભણતરમાં ભજવનારી અગત્યની કેન્દ્રીય ભૂમિકાની કદર કરીશું જ્યારે ટેલ મોડ્યુલ 1 માં આપણે ભણતરનાં વર્ગીકરણ વિશે વાત કરી રહ્યાં હતાં ત્યારે અમે જ્ઞાન વિશે વાત કરી હતી એન્ડરસન બ્લૂમનાં વર્ગીકરણ મુજબ જ્ઞાનગ્રહણ જ્ઞાનની શ્રેણીમાંનું એક છે સમજશક્તિ એ પોતાની વિચારસરણી વિશે વિચારવું એ છે જેમ અગાઉ કહ્યું છે તે આપણી પોતાની કુશળતા જ્ઞાન અથવા શીખવાની આકારણી કરવાની ક્ષમતા છે શું હું સમજી શકું છું કે હું શું કરી શકું છું અથવા તે શું છે જે હું જાણું છું અથવા હું શીખી રહ્યો છું કે નહીં હું શીખી છું કે નહીં તે વ્યક્તિના પોતાના સ્તરના જ્ઞાન અને વિચાર પ્રક્રિયાની જાગૃતિ પણ છે સ્વાભાવિક છે કે આપણા પોતાના જ્ઞાનના આધારે આ ક્ષમતા અસર કરે છે કે વિદ્યાર્થીઓ કેટલી સારી રીતે અને કેટલો સમય અભ્યાસ કરે છે ઉદાહરણ તરીકે જો હું પહેલેથી જ જાણું છું કે હું ચોક્કસ મુદ્દાને ખૂબ સારી રીતે જાણું છું તો હું તેના પર સમય પસાર કરીશ નહીં પરંતુ જો મને ખબર છે કે હું સંપૂર્ણ રીતે સમજી શકતો નથી તો હું તે ચોક્કસ વિષય પર વધુ સમય પસાર કરીશ કોઈ ચોક્કસ વિષય શીખવા માટે હું કેટલો સમય વિતાવુ છું તે સ્પષ્ટપણે મારી સમજશક્તિ પર આધારિત છે તેનો વિદ્યાર્થીઓ કેટલું અને કેટલાં ઉંડાણપૂર્વક શીખે છે તેના પર પ્રભાવ પડે છે ઉદાહરણ તરીકે હું ઉપર ઉપરથી શીખી શકું છું અને મારી જાત પર દાવો કરી શકું છું કે મેં શીખયું જ છે જ્યારે કેટલાક પ્રશ્નોના જવાબ આપવાની જરૂર હોય છે ત્યારે જ મને ખ્યાલ આવે છે મારું ભણતર પૂરતું નહોતું જ્ઞાનાત્મક ક્ષમતા વિદ્યાર્થીઓ કેટલો સારો કેટલો સમય અભ્યાસ કરે છે કેટલું અને કેટલું ઉડે શીખે છે તેની પર અસર કરે છે તેનું ભાષાંતર કેવી રીતે થાય છે આ બધાં શિક્ષકો માટે અથવા વિદ્યાર્થી માટે રોજની પ્રવૃત્તિમાં અનુવાદિત થાય છે જ્ઞાનાત્મક ક્ષમતાનો અર્થ એ છે કે શીખવાના લક્ષ્યો સફળતાના માપદંડ અને વર્ણનાત્મક પ્રતિસાદનો ઉપયોગ કરવો બધી શરતો સ્પષ્ટ નથી તેનો અર્થ એ કે હું ઉપયોગ કરું છું અથવા હું મારા શીખવાના લક્ષ્યોનો ઉપયોગ કેવી રીતે કરી શકું હું મારા સફળતાના માપદંડનો ઉપયોગ કેવી રીતે કરી શકું અને મને આપેલા વર્ણનાત્મક પ્રતિસાદને હું કેવી રીતે સમજી શકું વલણ અને ટેવ શીખવા પર કેવી રીતે અસર કરે છે ઓળખ વાતચીત અને અભિનય અને શીખવાની પસંદગીઓ અને શક્તિઓ શિક્ષણની પરિસ્થિતિઓનું મૂલ્યાંકન અને ક્રિયાઓની યોજના વિકસિત કરવી શીખવાની અને તેના પોતાના વિચારો વિશે વાતચીત કરવા પર પ્રતિબિંબિત કરવું આ બધાને સમજવું જરૂરી છે મને લાગે છે કે આ એક કુશળતા છે જેનો વિકાસ દરેકે કરવો જોઈએ શિક્ષણ પર અસર કરે છે તેનો અર્થ એ છે કે હું કેવી રીતે શીખી શકું છું હું કઈ પ્રક્રિયામાંથી પસાર થયો છું અને મને ક્યા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે હું મારા ભણતરનો ન્યાય કેવી રીતે કરી રહ્યો છું અને તે બાબતે હું મારા વિચાર પોતાના વિશે પણ બીજા કોઈની સાથે વાતચીત કરવા માટે સક્ષમ હોવો જોઈએ જેટલું આપણે તે કરીશું તેટલી વધુ જ્ઞાનાત્મક ક્ષમતા આપણને મળશે કેટલીકવાર આપણે કંઈક સમજી શકતા નથી જ્યારે જ્યારે શીખવાની અવરોધ આવે ત્યારે આપણે સ્પષ્ટતા અને સમર્થન લેવું જોઈએ જો તમે દિવસમાં આ બધી બાબતો શીખવાની પ્રવૃત્તિ અથવા શિક્ષણ પ્રવૃત્તિ પણ કરી શકતા હોવ તો આપણી પાસે આ ક્ષમતા છે શા માટે આપણે જ્ઞાનાત્મક ક્ષમતા અથવા તેનીપ્રવૃત્તિઓ વિશે ચિંતા કરવી જોઈએ તે ખૂબ જાણીતું છે ઉચ્ચ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ પાસે સારી જ્ઞાનાત્મક કુશળતા છે આઇઆઇટી એનઆઈટી જેવી ઉચ્ચતમ સંસ્થાઓમાં જ્યાં વિદ્યાર્થીઓ ખૂબ વિસ્તૃત પ્રક્રિયા દ્વારા પસંદ કરવામાં આવે છે તેઓ ઉચ્ચ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ હોય છે અને તેઓ સ્પષ્ટ રીતે વધુ સારી રીતે જ્ઞાનાત્મકકુશળતા ધરાવે છે આઈઆઈટી એનઆઈટીમાં શિક્ષક જ્ઞાનાત્મક સૂચના પર વધુ સમય આપતો નથી કારણ કે મોટાભાગના વિદ્યાર્થીઓ પાસે પહેલાથી તે કુશળતા છે પરંતુ નબળા વિદ્યાર્થીઓ પાસે અન્ય વસ્તુઓ ઉપરાંત નબળુ જ્ઞાન છે આ તે છે જ્યાં લગભગ 90 એન્જિનિયરિંગ કોલેજોમાં નબળા વિદ્યાર્થીઓની ટકાવારી નોંધપાત્ર છે તેમનું શિક્ષણ તેમની નબળી જ્ઞાનાત્મક ક્ષમતાઓથી પ્રભાવિત છે એવું કહી શકાય કે નબળુ જ્ઞાન એ અક્ષમતાનો મોટો ભાગ છે જો નબળા વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં પ્રવેશ કરે છે અને તેમની નબળાઇના તત્વોમાંનું એક છે તેમનું નબળું જ્ઞાન ઉદાહરણ તરીકે નબળા જ્ઞાનની કુશળતાવાળા વિદ્યાર્થીઓ તેમના અભ્યાસનો સમય ટૂંકાવે છે તેઓ થોડો સમય વાંચે છે અને વિચારે છે કે તેઓ સમજી ગયા છે અને તેઓ અભ્યાસ ચાલુ નહીં રાખે તેઓ એમ વિચારે છે કે તેમની પાસે માસ્ટર કોર્સ સામગ્રી છે જે તેઓ ભાગ્યે જ જાણે છે અથવા સમજણના સ્તરે અતિશય આત્મવિશ્વાસ પામે છે અથવા પરીક્ષણોમાં તેમના પ્રભાવને ઓછો અંદાજ આપે છે અથવા નબળા અભ્યાસ નિર્ણયો બનાવે છે જો તમે પરીક્ષણ પછી નબળું જ્ઞાન ધરાવતા વિદ્યાર્થીને પૂછો તો તે ખૂબ વિશ્વાસ અનુભવે છે કે તેણે આખું પેપર કર્યું છે અથવા ફક્ત ઘોષણા કરશે કે તેણે કંઈપણ સારું કર્યું નથી તેથી તે વાસ્તવિક રીતે તેના પ્રભાવનો અંદાજ કાઢવા માટે સમર્થ નથી અને તે કારણે તેઓએ કેટલું ભણવું ક્યારે અભ્યાસ કરવો શું અભ્યાસ કરવો તે અંગેના નિર્ણયો પરીક્ષણ પછી લે છે હવે આપણે જ્ઞાનનાં તત્વો જોઈએ છીએ ત્રણ તત્વો સમજશક્તિ જ્ઞાન અભિજ્ઞા દેખરેખ અને અભિજ્ઞા નિયંત્રણ છે અને સાહિત્યમાં દેખરેખ અને નિયંત્રણને એકસાથે જ્ઞાનાત્મક નિયમન તરીકે ઓળખવામાં આવે છે આજે પણ ઘણા સંશોધન પત્રો તેને જુદા પાડતા નથી દેખરેખ અને નિયંત્રણને અલગ પાડતા નથી જ્યારે કેટલાક ભાગોમાં દેખરેખ એક અલગ પ્રક્રિયા છે અને નિયંત્રણ એ એક અલગ પ્રક્રિયા છે સમજશક્તિ જ્ઞાન શું તમારી પાસે કાર્યો અને સામગ્રીનું જ્ઞાન છે તમે કાર્ય સમજો છો શું તમે જાણો છો કે શું કરવાનું છે શું તમે તમારી સમક્ષ રજૂ કરેલી સામગ્રીને સમજો છો તે ક્રિયાઓનું જ્ઞાન છે બીજું છે જ્ઞાન અને જ્ઞાનાત્મક વ્યૂહરચના વિશેની સમજ ઉદાહરણ તરીકે સમજશક્તિ જ્ઞાન ને ઘોષણાત્મક જ્ઞાન અને પ્રક્રિયાગત જ્ઞાન માનવામાં આવે છે યાદશક્તિ વિચારસરણી અને સમસ્યા હલ કરવા માટે કઈ વ્યૂહરચના ઉપલબ્ધ છે કારણ કે આ ત્રણ પ્રવૃત્તિઓ છે જેમાં એક વિદ્યાર્થી મુખ્યત્વે શામેલ હોવાની સંભાવના છે તેનો અર્થ એ કે હું કઈ વ્યૂહરચના જાણું છું હંગામી યાદશક્તિને લાંબા ગાળાની યાદશક્તિમાં સ્થાનાંતરિત કરવા માટે મારી પાસે કઇ વ્યૂહરચના છે મારી પાસે જે બધી વ્યૂહરચનાઓ છે શું હું તે વ્યૂહરચનાઓને જાણું છું એ જ રીતે વિચાર અને સમસ્યા હલ કરવા માટે શું હું આ વ્યૂહરચનાથી વાકેફ છું એ જ રીતે આ સમજશક્તિ પ્રક્રિયાગત જ્ઞાનનો સંદર્ભ આપે છે તે છે કે વિવિધ વ્યૂહરચનાનો ઉપયોગ અને અમલ કેવી રીતે કરવો અને શરતી જ્ઞાન છે ક્યારે અને શા માટે વિવિધ જ્ઞાનાત્મક વ્યૂહરચનાનો ઉપયોગ કરવો જેમ તમે જોઈ શકો છો જ્ઞાનાત્મક વ્યૂહરચના વિશે જાણકારી આ તે છે જે ઉપલબ્ધ છે અને મારે પહેલા તેના વિશે જાગૃત રહેવાની જરૂર છે જો મને આમાંની કોઈ વસ્તુ ખબર નથી તો મેં તે વિશે સ્પષ્ટપણે વાંચ્યું નથી આ સમજશકિત જ્ઞાનનું ત્રીજું પાસું છે શું હું શીખનાર તરીકે મારી પોતાની શક્તિ અને નબળાઇઓને જાણું છું આ વર્ગીકરણ અથવા સમજશકિત જ્ઞાનનું આ વિસ્તરણ પ્લિન્ટ્રિચ એટ એલ દ્વારા છે જ્ઞાનાત્મક દેખરેખ મારે શું થઈ રહ્યું છે તેનું નિરીક્ષણ કરવું જોઈએ જ્ઞાનાત્મક દેખરેખને જ્ઞાનાત્મક પ્રવૃત્તિની વર્તમાન સ્થિતિનું મૂલ્યાંકન કરવા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે આમાં કાર્યનીમુશ્કેલી અથવા ચુકાદાને શીખવાની સરળતા શામેલ છે એનો અર્થ એ કે શીખવાની કુશળતા કેવી રીતે કરવી તે કેટલું સહેલું અથવા મુશ્કેલ હશે તેની આકારણી કરીને હું કોઈ ચુકાદો આપું છું મોનિટરિંગ દ્વારા મારું શીખવાનું કાર્ય કરવા માટે કેટલું સરળ અથવા મુશ્કેલ હશે તેનું મૂલ્યાંકન કરવામાં સમર્થ હોવા જોઈએ ભણતર પર દેખરેખ રાખવાનો અર્થ એ છે કે કોઈ વ્યક્તિ કેટલી હદ સુધી જવાની જરૂર છે તે શીખ્યા છે તે નક્કી કરવા માટે કોઈ નિર્ણય લેવો જોઈએ આ તે છે જ્યાં હું કોઈ ખાસ વિષય શીખવા માટે છું તે દેખરેખ છે ઉપરાંત મારે જાણવાની અનુભૂતિઓનું નિરીક્ષણ કરવામાં સમર્થ હોવું જોઈએ ઉદાહરણ તરીકે કંઈક જાણવાની જાગૃતિનો અનુભવ હોવા છતાં પરંતુ તે સંપૂર્ણ રીતે યાદ કરવામાં અસમર્થતા છે જાણવાની આ પ્રકારની લાગણી એ પણ નિરીક્ષણનો એક ભાગ છે હવે પછીનો આત્મવિશ્વાસનો ચુકાદો છે જે પ્રતિભાવની સચ્ચાઈ અથવા યોગ્યતાનો નિર્ણય લે છે ઉદાહરણ તરીકે જો મેં કોઈ વસ્તુનો પ્રતિસાદ આપ્યો છે તો શું હું તે નિર્ણય યોગ્ય રીતે કરું છું કે નહીં તે નક્કી કરવામાં સક્ષમ છું તેનો અર્થ એ કે જો મેં કોઈ ચુકાદો આપ્યો જે સાચો છે તો પછી મારી ન્યાય કરવાની ક્ષમતા પરનો મારો વિશ્વાસ વધશે તેથી આ જ્ઞાનાત્મક દેખરેખના ચાર તત્વો છે જ્ઞાનાત્મક નિયંત્રણ આપણે જ્ઞાનાત્મક દેખરેખના આધારે આપણી જ્ઞાનાત્મક પ્રવૃત્તિના કેટલાક પાસાઓને નિયમન કરવામાં સમર્થ હોવા જોઈએ આપણે કયા પાસાને નિયંત્રિત કરીએ છીએ એક છે પ્રવૃત્તિઓની યોજના પ્રવૃત્તિની યોજનાનો અર્થ એ છે કે હું શીખવા સમયનો ઉપયોગ અને પ્રદર્શન માટેના લક્ષ્યો નક્કી કરવામાં સમર્થ હોવા જોઈએ મેં લક્ષ્યો નક્કી કર્યા છે આવતી કાલ સુધીમાં આ સમય સુધીમાં મારે આ વિષય માટે સ્લાઇડ્સનો સમૂહ તૈયાર કરવામાં સમર્થ હોવું જોઈએ અને મારે સામાન્ય રીતે કેટલો સમય જરૂરી છે અને હું તે કેટલું સારી રીતે કરવા જઈશ વ્યૂહરચનાની પસંદગી અને ઉપયોગ કાર્ય માટે ઉપયોગ કરવાની વ્યૂહરચનાઓ વિશે નિર્ણય લેવા અથવા કાર્ય કરવા માટે વ્યૂહરચના ક્યારે બદલવી તમે માત્ર લક્ષ્યો જ નક્કી નથી કરી રહ્યા પણ તમે વ્યૂહરચનાઓ વિશે પણ નિર્ણય લઈ રહ્યા છો અને તે પણ કે તમે કઈ પરિસ્થિતિમાં વ્યૂહરચનામાં ફેરફાર કરશો તે પણ જાણવું જોઈએ તમે નિયંત્રણ સમયના ઉપયોગના નિયમન પ્રયત્નો શીખવાની ગતિ અને પ્રદર્શન માટે સંસાધનોની ફાળવણી કેવી રીતે કરો છો સ્વૈચ્છિક નિયંત્રણ પ્રેરણા લાગણી અને પર્યાવરણનું નિયંત્રણ અને નિયમન કારણ કે જ્યારે આપણે કામ કરી રહ્યા છીએ ત્યારે આપણી પાસે પર્યાવરણ પર એટલું નિયંત્રણ ન પણ હોય ચાલો આપણે કહીએ કે તે ખૂબ ઘોંઘાટીયા છે મારે તે નિયંત્રિત કરવાની જરૂર છે હું કંઈક વિશે નકારાત્મક અનુભવું છું હું મારી લાગણીઓ તેમજ પ્રેરણાઓનું નિયમન કરવામાં અથવા તેને નિયંત્રિત કરવામાં સમર્થ હોવો જોઈએ જ્ઞાનાત્મક નિયંત્રણ નાં નિર્ણયો તે દિશા અને તેની રીત પર અસર કરે છે કે જેમાં ભણતર ચાલુ રહેશે મોટા ભાગે આપણે આ ચાર પ્રવૃત્તિઓ કરીશું પરંતુ તેના વિશે સંપૂર્ણ જાગૃત થયા વિના આપણે આ પ્રવૃત્તિઓ યોગ્ય રીતે કરી શકતા નથી કારણ કે આપણે તેમના વિશે જાણતા નથી અથવા આપણને ખબર નથી ઉદાહરણ તરીકે આપણે સરળતાથી પોતાને યોગ્ય રીતે નિરીક્ષણ કરી શકતા નથી એકવાર લોકો વિદ્યાર્થીઓને આ થોડી વાર કરવાની તાલીમ આપવામાં આવે પછી તે બીજો સ્વભાવ બનવાનું શરૂ કરે છે પરંતુ જો કોઈ સમજશક્તિમાં નબળુ છે તો તે જરૂરી કુશળતા ન લે ત્યાં સુધી તેને ઘણી વખત આ અનુભવ કરવો પડે છે આપણે વિચાર કરી શકીએ કે આપણે કેમ જ્ઞાનની તપાસ કરવી છે આજના સંદર્ભમાં આપણે એક સાથે અથવા મલ્ટિડિસિપ્લિનરી સંદર્ભમાં વધુને વધુ માહિતી સાથે સંકળાયેલી અને પરિવર્તન કરવાની ક્ષમતાની જરૂર છે આપણે જે જાણવાની જરૂર છે તે ઔપચારિક અભ્યાસક્રમમાં દબાણ કરી શકાતી નથી તમે જે કાર્ય પર કામ કરી રહ્યા છો તેના આધારે તમે સતત નવી માહિતીને મેળવી કરી શકો છો જે આજે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે અથવા સરળતાથી સુલભ છે એક જ શિસ્ત અથવા મલ્ટિડિસિપ્પ્લિનરી સંદર્ભમાં ઘણી માહિતી સાથે વ્યસ્ત રહેવા માટે સક્ષમ હોવું જોઈએ ઉપરાંત જેમ કે માહિતીની પહોંચ સતત વધી રહી છે માહિતી મેળાવવાની પસંદ કરવાની અને નિસ્યંદન કરવાની પ્રક્રિયા એક મહત્વપૂર્ણ કાર્ય બનશે કેટલીકવાર જ્યારે તમે ગુગલ કરો છો ત્યારે તમને અનંત માહિતી મળે છે તમે બધું વાંચવા અને તેમાંથી માહિતીને અલગ કરવાના પ્રયાસમાં તમારો સમય બગાડી શકતા નથી તમને આવશ્યક કુશળતામાંની એક જ્ઞાનાત્મક કૌશલ્ય માહિતીને છૂટા કરવાનું છે આ દિવસોમાં સંસ્થાકીય શિક્ષકોએ વિદ્યાર્થીઓને વધુ ઓછા નિર્દેશિત વાતાવરણ આપવાનું છે અથવા સ્વાયત્ત શીખનારાઓ તરીકે તેમણે સ્વતંત્ર શિક્ષણ પ્રાપ્ત કરવાની આવશ્યકતા છે વર્ગખંડમાં ચાકબોર્ડ અથવા પ્રોજેક્ટરનો ઉપયોગ કરીને કંઈપણ અને બધું શીખવી શકાતું નથી કેટલીક બાબતોને ટૂંકમાં કરવામાં આવે છે અથવા વિહંગાવલોકનો રજૂ કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓએ વિગતો તૈયાર કરવી પડશે આજના વર્ગખંડોમાં દરેક વિગત રજૂ કરવાની સંભાવના નથી વ્યક્તિએ એક સ્વાયત્ત શીખનાર બનવું પડે છે એક સારો સ્વાયત્ત શીખનાર પણ એક સારો જ્ઞાનાત્મક વ્યક્તિ છે આ ત્રણને હાંસલ કરવા માટે તે વધુને વધુ માહિતી સાથે સંકળાયેલી અથવા માહિતીને છૂટી કરવા અથવા સ્વાયત્ત શીખનાર બનવાની ક્ષમતા છે શ્રેષ્ઠ પદ્ધતિઓમાંની એક જ્ઞાનાત્મક શિક્ષણને પ્રોત્સાહન આપવી તે છે જ્ઞાનાત્મક વ્યક્તિ કોણ છે તે એક એવી વ્યક્તિ છે કે જે તેની સમજણ પર નજર રાખે છે અને સમજને નિયંત્રિત કરવા માટે વ્યૂહરચનાનો ઉપયોગ કરે છે એક મોનિટરિંગ છે અને બીજું સમજને નિયંત્રિત કરવા માટે વ્યૂહરચનાનો ઉપયોગ કરી રહ્યું છે તેનો અર્થ એ પણ છે કે ત્યાં બિન જ્ઞાનાત્મક વ્યક્તિ પણ છે એન્જિનિયરિંગ શિક્ષણનું એક લક્ષ્ય સ્વતંત્ર શિક્ષણને પ્રોત્સાહન આપવાનું છે જેને પ્રોગ્રામ આઉટકમ 12 તરીકે આજીવન શિક્ષણ કહેવામાં આવે છે જો તમે તમારા એન્જિનિયરિંગ પ્રોગ્રામ દ્વારા PO 12 પ્રાપ્ત કરવા માંગતા હો તો શીખનારાઓને જ્ઞાનાત્મક વ્યક્તિ તરીકે તૈયાર કરવા જરૂરી છે તમે પ્રોત્સાહન સ્થાપિત કરી શકતા નથી કે મારો એક વિદ્યાર્થી જીવનભરનો વિદ્યાર્થી છે મુખ્ય માર્ગ તેને જ્ઞાનાત્મક વ્યક્તિ બનાવે છે અને તેના કારણે શિક્ષકોએ શીખનારાઓના જ્ઞાનને કેવી રીતે સુધારવું તે સમજવાની જરૂર છે જ્ઞાનાત્મક શિક્ષણ અધ્યાપન શિક્ષણમાં 'જ્ઞાન અને અધ્યાપન' સાથે 'જ્ઞાનાત્મક' શિક્ષણનો સમાવેશ થાય છે પ્રથમ એક શિક્ષક સાથે સંબંધિત છે અને બીજો એક સૂચનાથી સંબંધિત છે જ્ઞાન સાથે ભણાવવાનો અર્થ એ છે કે શિક્ષકો તેમના પોતાના શિક્ષણ વિશે વિચારતા હોય છે જ્ઞાનાત્મક શિક્ષણમાં સૂચનાત્મક લક્ષ્યોને પ્રતિબિંબિત કરવાનું શામેલ છે તેનો અર્થ એ કે શિક્ષકે સૂચનાત્મક લક્ષ્યો અસરો શું છે તે વિશે ખૂબ સ્પષ્ટ હોવું જોઈએ તે માત્ર પુનરાવર્તન નથી તમારે સૂચના લક્ષ્યની ઉંડાઈ અથવા તે કયા સ્તરે થવાનું છે તે કેટલું મહત્વનું છે તે અન્ય સૂચનાત્મક લક્ષ્યો સાથે કેવી રીતે સંબંધિત છે તે સમજવું આવશ્યક છે વગેરે ઉપરાંત તમે વિદ્યાર્થીઓની લાક્ષણિકતાઓ અને આવશ્યકતાઓને પ્રતિબિંબિત કરવા માટે સમર્થ હોવા જોઈએ આપણે કહ્યું તેમ બધી સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ સમાન નથી તેથી વિદ્યાર્થીઓના દરેક જૂથની પોતાની લાક્ષણિકતાઓ અને આવશ્યકતાઓ હોય છે બધા અભ્યાસક્રમોનું સામગ્રી સ્તર અને શિક્ષણની વ્યૂહરચના કે જે તમે તમારા માટે ઉપયોગ કરવા માંગો છો ઉપલબ્ધ સામગ્રી અને અભ્યાસક્રમ સૂચના અને આકારણીથી સંબંધિત અન્ય મુદ્દાઓનો તે અનુક્રમ સમાન નથી જ્ઞાન સાથે અધ્યાપન કરવા માટે આ તમામ મુદ્દાઓ પર ધ્યાન આપવું જરૂરી છે ફરીથી ધ્યાન આપો કે એ એક સતત પ્રક્રિયા છે સૂચનાત્મક અસરકારકતા મહત્તમ બનાવવા માટે પાઠ પહેલાં દરમિયાન અને પછી આવી વિચારસરણી થાય છે જ્ઞાનમાટે અધ્યાપન જાણકારી દ્વારા પ્રોત્સાહન આપવામાં આવી શકે છે નોંધ લો કે તેમની વેબસાઇટ્સ પરની કેટલીક યુનિવર્સિટીઓ તેઓ ઘણા શિક્ષણશાસ્ત્રના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પોઝિશન લે છે અને તેઓ કોઈ ચોક્કસ શાખાની ફેકલ્ટી દ્વારા તૈયાર સંદર્ભ માટે થોડી સામગ્રી રાખે છે હું હમણાં જ વન્ડરબિલ્ટ યનિવર્સિટીમાંથી ટાંકું છું વિદ્યાર્થીઓને તેમની વર્તમાન વિચારસરણીનું પરીક્ષણ કરવા માટે પ્રોત્સાહિત કરું છું આ વિષય વિશે હું પહેલાથી જ જાણું છું જે મારા શિક્ષણને માર્ગદર્શન આપી શકે મૂંઝવણને ઓળખવામાં વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ આપવી કેટલીકવાર નિવેદન વિદ્યાર્થીને મૂંઝવણમાં મુકી શકે છે પરંતુ વિદ્યાર્થી આજે વર્ગમાં અન્વેષણ કરેલી સામગ્રી વિશે મને સૌથી વધુ મૂંઝવણભર્યું હતું તે સ્પષ્ટ કરી શકવો જોઈએ મેં વર્ગમાં કંઈક સાંભળ્યું છે પરંતુ તે મૂંઝવણમાં મૂકે છે કયા તબક્કે તે મૂંઝવણભર્યું બનવાનું શરૂ થયું અને શું વિદ્યાર્થી તે ઓળખવા માટે સમર્થ હશે અથવા વિદ્યાર્થીઓને કાલ્પનિક પરિવર્તનને માન્યતા આપવા દબાણ કરવું ઉદાહરણ તરીકે આ કોર્સ પહેલાં મેં વિચાર્યું હતું કે સિસ્ટમની સ્થિરતાનો અર્થ આવા અને આવા છે હવે મને લાગે છે કે સ્થિરતા આવી અને આવી છે જ્યારે વૈચારિક પરિવર્તન થાય છે વિદ્યાર્થીએ સૂચના આપતા પહેલાં લખવા માટે સમર્થ હોવો જોઈએ આ તેમનો અભિપ્રાય હતો અથવા આ તેમની સમજ હતી પણ આ જાણ્યા પછી સમજ કેવી રીતે બદલાઈ ગઈ તેણે અવાજ ઉઠાવવો જોઈએ અથવા કેટલીક વાર તેને કાગળના ટુકડા પર લખવું જોઈએ અને જો તે થોડી વાર કરે છે તો તેની તેની વિચારસરણીમાં ભારે તફાવત પડે છે તમે સમય પર તમારી વિચારસરણી કેવી બદલાઈ રહી છે તેની રાખી નોંધ રહ્યા છો અને સભાન રીતે બદલાતી આ જાગૃતિ તમને જ્ઞાનયુક્ત વ્યક્તિ બનાવે છે આગળ એક સાધન પ્રતિબિંબીત જર્નલો છે જે એક મંચ પૂરો પાડે છે જેમાં વિદ્યાર્થીઓ પોતાની વિચારસરણીનું નિરીક્ષણ કરે છે તમે તમારા વિદ્યાર્થીઓને તેમની જર્નલ લખવા માટે કહો છો મારી પરીક્ષાની તૈયારી વિશે શું કઈ તૈયારીએ સારી રીતે કામ કર્યું તે મારે આગલી વખતે કરવાનું યાદ રાખવું જોઈએ ચાલો આપણે કહીએ કે મેં કંઈક સારું કર્યું છે શું હું આગલી વખતે તેનો ઉપયોગ કરી શકું તેની ખાતરી કરવા માટે ફક્ત તેને નોંધી શકું છું જો કંઈક આટલું સારું કામ કરતું નથી અને મારે ફરીથી તે વિશિષ્ટ પદ્ધતિ કરવામાં અથવા તેનો ઉપયોગ કરવામાં સમય બગાડવો જોઈએ નહીં શિક્ષક વિદ્યાર્થીને પ્રતિબિંબીત જર્નલ જાળવવા માટે પ્રોત્સાહિત કરી શકે છે જેમાં વિદ્યાર્થીએ તેણે જે કર્યું છે તેના પર પ્રતિબિંબિત કરે છે બીજા કોઈ તેનાં પર નિર્ણય લે તેના કરતાં વધારે તે ફક્ત વિદ્યાર્થીની નજર માટે જ છે જ્ઞાનની સૂચના એ સામગ્રી અને પ્રવૃત્તિઓ જેના વિશે વિદ્યાર્થીઓ વિચારી રહ્યા છે તેની સાથે સાથે ભળી જવી થવી જોઈએ જ્યારે તે ચોક્કસ શિક્ષણ સંદર્ભ અથવા વિશિષ્ટ વિષય અભ્યાસક્રમ અથવા શિસ્તને પ્રતિબિંબિત કરવા માટે સ્વીકારવામાં આવે ત્યારે તે સૌથી અસરકારક છે તે અર્થ એ થાય છે કે સૂચના અને જ્ઞાન સામાન્ય ન હોવું જોઈએ તે કોઈ ચોક્કસ કોર્સ અથવા કોઈ ચોક્કસ કોર્સના સંદર્ભમાં થવું જોઈએ કોઈ સ્પષ્ટ શિક્ષણને તેની સંબંધિત પ્રક્રિયાઓ સાથે સ્પષ્ટ રૂપે જોડવામાં શીખનારા દરેક જગ્યાએ અને દરેક વખતે શિક્ષણ સમાન છે એમ માની લેવાને બદલે નવા સંદર્ભોમાં વ્યૂહરચના અપનાવી શકશે દાખલા તરીકે વિદ્યાર્થીઓની શિસ્ત યોગ્ય રીતે શિસ્તબધ્ધ પાઠો વાંચવાની ક્ષમતાને જ્ઞાનાત્મક પ્રેક્ટિસથી પણ લાભ થશે જે રીતે સૂચના થવી જોઈએ તે કોઈ ચોક્કસ અભ્યાસક્રમના સંદર્ભમાં છે અને એકવાર તમે શીખ્યા કે શિક્ષણ સામાન્ય બની રહ્યું છે તેનો અર્થ એ કે જો હું કોઈ જ્ઞાનયુક્ત વ્યક્તિ બની શકું તો હું તે અન્ય સંદર્ભોમાં પણ લાગુ કરી શકીશ ચાલો પ્રારંભિક પ્રોગ્રામિંગનો અભ્યાસક્રમ લઈએ આંતરરાષ્ટ્રીય સ્તરે આ ખૂબ ઉંચી નિષ્ફળતા અને ડ્રોપઆઉટ રેટ ધરાવે છે અને તે જાણીતું છે ભારતમાં મોટાભાગની ઇજનેરી સંસ્થાઓ આ કોર્સમાં ઉચ્ચ પાસની ટકાવારી પ્રાપ્ત કરે છે અને અભ્યાસક્રમ છોડી દેવાનો વિકલ્પ નથી કારણ કે તે ફરજિયાત છે સંસ્થાઓએ આ કેવી રીતે પ્રાપ્ત કરી વિદ્યાર્થીઓને પ્રોગ્રામિંગનો નહીં પરંતુ પ્રોગ્રામ્સનો એક નિશ્ચિત સમૂહ શીખવીને પધ્ધતિએ ઉચ્ચ પાસ ટકાવારી પ્રાપ્ત કરવા માટે અભ્યાસક્રમને કોઈક રીતે પ્રોગ્રામ્સના એક નિશ્ચિત સમૂહમાં રૂપાંતર કરીને પોતાની જાતને સ્વીકારી લીધી આકારણી પદ્ધતિઓ લેબમાં એ વિદ્યાર્થી આ પ્રોગ્રામ્સની પ્રતિકૃતિ બનાવી શકે તે તેની ક્ષમતા પર આધારિત છે તેનો અર્થ એ કે ત્યાં 20 અથવા 25 પ્રોગ્રામ્સનો એક નિશ્ચિત સમૂહ છે અને શિક્ષક આ પ્રોગ્રામ્સ રજૂ કરે છે બોર્ડ પર ફક્ત એક જ કોડ પ્રસ્તુત થાય છે અને વિદ્યાર્થીએ તે કોડને યાદ રાખી અને તેનું પુનઉત્પાદન કરી અને પ્રયોગશાળામાં ચલાવવા માટે સમર્થ હોવા જોઈએ સામાન્ય રીતે તમારે કોડ બદલવાનો નથી પછી ભલે તે વધુ કાર્યક્ષમ કોડ લખી શકે એવી આશામાં કે તેઓ નવી સમસ્યાઓનો કોડ લાવવા માટે વિદ્યાર્થીઓ સક્ષમ હશે કોઈક સિસ્ટમ તેમને પ્રોગ્રામ્સનો એક નિશ્ચિત સેટ શીખવા માટે સમાયોજિત કરે છે એક સર્વેએ સ્થાપિત કર્યું છે કે કાર્યક્રમો લખવા માટે જરૂરી સમજશક્તિના જ્ઞાનાત્મક દેખરેખ અને નિયમન દેખરેખ અને નિયંત્રણ બંનેની દ્રષ્ટિએ વિદ્યાર્થીઓ પાસે જ્ઞાનાત્મક જાગૃતિનો અભાવ છે ઉપરાંત બીજા સર્વેએ સ્થાપિત કર્યું છે કે સારા ગ્રેડનો અર્થ એ નથી કે સારી પ્રોગ્રામિંગ કુશળતા જો કોઈકને 'એ' અથવા 'એસ' મળી ગયું હોય તો પણ તેનો અર્થ એ નથી કે તે તેણી પ્રોગ્રામિંગ કરવામાં સક્ષમ છે આ ખાસ અભ્યાસક્રમની પોતાની જ કોઈ સમસ્યા છે પ્રોગ્રામિંગ શીખવામાં પ્રોગ્રામિંગના સંપાદન અને અસરકારક ઉપયોગ માં ત્રણ પ્રકારનાં પ્રોગ્રામિંગ જ્ઞાન શામેલ છે આ ક્યા છે તે છે સિન્ટેક્ટિક પ્રોગ્રામિંગ ભાષા વિશેનાં ચોક્કસ તથ્યો અને તેના ઉપયોગ માટેના નિયમો આ તે જ છે જે સામાન્ય રીતે કન્સેપ્ચ્યુઅલ વર્ગમાં પ્રસ્તુત થાય છે કમ્પ્યુટર પ્રોગ્રામિંગ બાંધકામો અને સિદ્ધાંતો હું ખરેખર કેવી રીતે અલ્ગોરિધમને આધાર બનાવી શકું છું અને તેમાંથી સમસ્યાનું અર્થઘટન કરું છું વ્યૂહરચના સામાન્ય પ્રોગ્રામ હલ કરવાની કુશળતાના પ્રોગ્રામિંગ વિશિષ્ટ સંસ્કરણો મોટાભાગના પ્રારંભિક પ્રોગ્રામિંગ અભ્યાસક્રમો સિન્ટેટીક જ્ઞાનના વિકાસને પ્રોત્સાહન આપતા હોય છે અને કાલ્પનિક જ્ઞાન અથવા વ્યૂહાત્મક જ્ઞાનના વિકાસ પર પૂરતો ભાર મૂકતા નથી જે અનિશ્ચિત શોધ માટે બાકી છે જ્યારે તેની સ્પષ્ટ રીતે વર્ગખંડમાં કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે વિદ્યાર્થીઓએ જાતે શોધી કાઢવી પડશે અને કોઈ પણ તે પ્રક્રિયાનું માર્ગદર્શન આપતું નથી પ્રોગ્રામિંગની જ્ઞાનાત્મક સૂચનામાં વિદ્યાર્થીઓને અજમાયશ અને ભૂલ દ્વારા આગળ વધારવાનો સમાવેશ થાય છે ઘણી સંસ્થાઓમાં અંતિમ સૂચનાત્મક ધ્યેય પ્રોગ્રામ્સને કાર્યરત કરતું દેખાય છે પરિણામ શું છે વિદ્યાર્થીઓ ગૌરવપૂર્ણ અથવા નિષ્ક્રિય જ્ઞાન તરીકે વર્ણવેલ પ્રોગ્રામિંગના નાજુક જ્ઞાનને વિકસિત કરે છે તેનો અર્થ એ કે તમે પ્રોગ્રામ્સનો એક સેટ જાણો છો તે આના જેવા અનુવાદ કરે છે 20 માનક પ્રોગ્રામમાંથી એક લંબચોરસનું ક્ષેત્ર શોધવા માટે એક પ્રોગ્રામ છે જો તમે વિદ્યાર્થીઓને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે કહો તો લગભગ 90 ટકા વિદ્યાર્થીઓ નિષ્ફળ જતા હોય છે તેનો અર્થ એ કે તેમની પાસે નિષ્ક્રીય જ્ઞાન છે પરંતુ તેઓ નવા સંદર્ભને યોગ્ય રીતે સમજી શકશે નહીં અને કોડમાં થોડો ફેરફાર કરી શકશે તેઓ તેમના જ્ઞાનનો અયોગ્ય ઉપયોગ કરે છે તેઓ કોડને યોગ્ય રીતે બદલી શકતા નથી કારણ કે તેમનું જ્ઞાન હજી પણ પ્રારંભિક સંદર્ભમાં વેલ્ડિંગ થયેલ છે જેમાં તે હસ્તગત કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓ ફક્ત એક જ સંદર્ભ સાથે પરિચિત હોય છે અને તેઓ બદલાતા સંદર્ભને અનુકૂળ કરી શકતા નથી શું કરી શકાય વિવિધ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના ઘણા જૂથો સાથે કામ કરવાથી જ્ઞાનાત્મક રચનાત્મક આકારણી સ્થાપિત કરવાથી વિદ્યાર્થીઓને સામાજિક સંદર્ભમાં પણ પ્રોગ્રામિંગ શીખવામાં સમય ફાળવવામાં મદદ મળે છે જ્યાં ભણતરના કાર્યક્રમો સારા ગ્રેડ પસાર કરવા અને સ્કોર કરવા માટે પૂરતા હશે જેમ તમે જોઈ શકો છો તે એક નોંધપાત્ર અવરોધ છે તેનો અર્થ એ કે જો હું ફક્ત પ્રોગ્રામ્સ શીખી શકું તો હું સારા ગ્રેડ મેળવી શકું છું કોઈપણ જ્ઞાનાત્મક રચનાત્મક આકારણીમાં ભાગ લેનારા મોટાભાગના વિદ્યાર્થીઓ માટે આ વધુ પ્રેરણાદાયી નથી થોડા વિદ્યાર્થીઓ પ્રોગ્રામિંગ શીખવા માટે ગંભીર હતા અને તેઓએ આ પ્રકારની કવાયતમાં ભાગ લીધો હતો પરંતુ તે નિયમિત બાબત તરીકે થવું જોઈએ સામાન્ય રીતે જ્ઞાનાત્મક સૂચના વિશે શું કરી શકાય છે પ્રથમ વસ્તુ એ છે કે જ્ઞાનાત્મક સૂચના સંદર્ભ અને વિષય વિશિષ્ટ હોવી જોઈએ પરંતુ જ્ઞાનત્મક શિક્ષણ પ્રકૃતિમાં સામાન્ય છે તો આપણે શું કરવું જોઈએ ઇજનેરી પ્રોગ્રામના પ્રથમ બે વર્ષના કેટલાક અભ્યાસક્રમોને ઇરાદાપૂર્વકની જ્ઞાનાત્મક સૂચના માટે લક્ષ્ય બનાવવું જોઈએ આપણે આ કોર્સ કેવી રીતે પસંદ કરી શકીએ તમે ગણિતનો કોર્સ પ્રોગ્રામિંગ કોર્સ ડિસ્ક્રિપ્ટિવ કોર્સ એન્જિનિયરિંગ સાયન્સ કોર્સ અથવા તો અંગ્રેજી કોર્સ લઈ શકો છો થોડા અભ્યાસક્રમોને લક્ષ્યાંકિત કરી શકાય છે તેનો અર્થ એ કે તે અભ્યાસક્રમોના પ્રશિક્ષકોને ઇરાદાપૂર્વક જ્ઞાનાત્મક સૂચનાઓ શામેલ કરવા માટે તાલીમ આપવી જોઈએ અમારી તમને વિનંતી છે કે તમારા અભ્યાસક્રમમાં જ્ઞાનાત્મક સૂચનાના કેટલાક ઉદાહરણો લખો તમે અગાઉ ઉપયોગ ન કર્યો હોય અથવા તમે અગાઉ જ્ઞાન સાથે સંકળાયેલ પરિભાષા વિશે અજાણ હો તેમ છતાં તમારે આ વિશેષ એકમ દ્વારા આ પરિભાષાથી પરિચિત થવું જોઈએ તમારા કોર્સમાં જ્ઞાનાત્મક સૂચનાના કેટલાક દાખલા હતા કે કેમ તે તમે ફરીથી જોઈ શકો છો અને જો એમ હોય તો કૃપા કરીને તે થોડા દાખલાઓ બુલેટ પોઇન્ટ અથવા ટૂંકા ફકરા તરીકે લખો અમે આ સરનામાં પર આ અભ્યાસના પરિણામો શેર કરવા બદલ આભાર માનીશું